શુભ સવાર ગુડ મોર્નિંગ બધાને કહેવા માટે અત્યારે કદાચ વધારે ગરમ સવાર ન હોઈ શકે કારણ કે બહાર વરસાદ પડી રહ્યો છે અને થોડો મજા ના આવે એવો વરસાદ ચાલુ છે અને આ બંધ સ્ટુડિયોની અંદર રહેવા માટે શ્રેષ્ઠ હવામાન છે કારણ કે એર કંડિશનર અત્યારે ચાલુ કરવું બરાબર નથી લાગતું હવે બહારનું ટેમ્પરેચર બહુ ઊંચું નથી અને વરસાદ પણ પડી રહ્યો છે તો પછી તમને ખરેખર શું લાગે છે કે આપણે એર કંડિશનર ચાલુ કરવા માટે શું અપેક્ષા રાખીએ કે આપણે કઈ પરિસ્થિતિમાં જવું જોઈએ તમારા એર કંડિશનરની જરૂરિયાત એટલે કે તમારી જરૂરિયાતનનો આધાર બહારની સ્થિતિને આધારે બદલાતી રહે છે અને તે મુજબ આપણે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ માટે જવું પડે છે અથવા આપણે એર કંડિશનરને વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે સૂચના આપવી પડી શકે છે તમે જોયું હશે કે આધુનિક એર કંડિશનર રિમોટમાં બટન અથવા મોડ્સ હોય છે જે સમર મોડ અથવા વિન્ટર મોડ અથવા સ્પ્રિંગ મોડ અથવા કદાચ સ્લીપ મોડ વગેરેનું પ્રતીક હોય છે તેમાંથી દરેક વિવિધ સ્થિતિઓમાં વિવિધ પ્રકારના સેટિંગને અનુરૂપ હોય છે અને તે મુજબ તમારું એર કંડિશનર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવા માટે તૈયાર છે આજની જેમ જ અહીં ટેમ્પરેચર આપણા માટે તદ્દન અનુકૂળ બહાર ખૂબ ઊંચું ન હોઈ શકે પરંતુ હ્યુમિડિટી ને કારણે ખૂબ વધારે છે અને તમે કદાચ ઇચ્છો છો કે તમારું એર કંડિશનર હવાને ઠંડુ ન કરે પરંતુ તેને ડિહ્યુમિડિફાઇ કરે તે કદાચ સમાન ટેમ્પરેચર જાળવવા માટે પરંતુ હ્યુમિડિટીનું પ્રમાણ ઘટાડવા માટે છે જ્યારે ઉનાળાના ગરમ દિવસોમાં તમને બંને જોઈએ છે તમે ઇચ્છો છો કે ટેમ્પરેચર ઠંડુ થાય તેથી તમે ઇચ્છો છો કે તમારું એર કન્ડીશનર ટેમ્પરેચર ઓછું કરે અને હ્યુમિડિટીનું સ્તર પણ ઘટાડે જો તમે ભારતના ઉત્તર ભાગમાં જાવ ત્યાં ઉનાળાના દિવસોમાં હવામાન સામાન્ય રીતે ખૂબ ડ્રાય હોય છે તમે એર કંડિશનર થી ટેમ્પરેચરને ઠંડું કરવા ઈચ્છો છો પરંતુ હ્યુમિડિટીનું પ્રમાણ વધી જશે તેથી આપણી પાસે વિવિધ પ્રકારની જરૂરિયાત હોઈ શકે છે અને આપણે પ્રેક્ટિકલ એર કંડિશનરમાં કેવી રીતે દર્શાવી શકીએ છીએ અને સ્પેસિફિક થર્મોડાયનેમિક વિશ્લેષણ પણ કરી શકીએ છીએ જે આપણે આ વ્યાખ્યાનમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ હવે અગાઉના લેક્ચરમાં તમને ગેસ મિશ્રણ સાથે સંકળાયેલ વિવિધ પ્રકારની પરિભાષાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે જેમ કે ડ્રાય બલ્બ અને વેટ બલ્બનું ટેમ્પરેચર એડીયાબેટિક સેચ્યુરેશન ટેમ્પરેચર ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર તમે પહેલા પણ તે સ્પેસિફિક હ્યુમિડિટી અને સંબંધિત હ્યુમિડિટી શીખ્યા છો ચાલો જોઈએ કે આપણે તેમાંથી થોડા જાણીએ છીએ તેવા અન્ય પરિમાણોની ગણતરી કેવી રીતે કરી શકીએ તમારા એર કંડિશનરની ઘણી પરિસ્થિતિઓ હોઈ શકે છે કે જો હું કહું કે તમારું માપ હું તમને ડેટાના વિવિધ સેટ દ્વારા પ્રદાન કરું છું ત્યાંથી આપણે સામાન્ય રીતે અન્યની ગણતરી કરી શકીએ છીએ મોટાભાગની પરિસ્થિતિઓમાં આપણે ત્રણ પરિમાણો જાણવાની જરૂર છે ચાલો જોઇએ કે આપણે પ્રેશર જાણીએ છીએ આપણે ટેમ્પરેચર જાણીએ છીએ અને સાપેક્ષ હ્યુમિડિટી જાણીએ છીએ ટેમ્પરેચર અને સાપેક્ષ હ્યુમિડિટી એ બે પરિમાણો છે જે મોટાભાગના હવામાન બુલેટિનમાં નોંધવામાં આવે છે અને પ્રેશર એ વાતાવરણીય પ્રેશર હોઈ શકે છે તેથી જો તમે આ ત્રણ પરિમાણો જાણો છો તો તમે ગઈકાલે શીખ્યા છો તે અન્યની ગણતરી કેવી રીતે કરી શકો છો એકવાર તમે પ્રેશર અને ટેમ્પરેચર જાણ્યા પછી તમે મોટાભાગની કીમતોની ગણતરી કરી શકો છો ટેમ્પરેચરનો ઉપયોગ કરવાની જેમ તમે તે ટેમ્પરેચરને અનુરૂપ સેચ્યુરેશન પ્રેશર સરળતાથી મેળવી શકો છો હવે આ શું છે તમે આ સેચ્યુરેશન પ્રેશરનો ઉપયોગ કેવી રીતે કરી શકો આ સેચ્યુરેશન પ્રેશરનો ઉપયોગ કરીને તમે જાણો છો તેમ તમે સરળતાથી ϕ ની ગણતરી કરી શકો છો આપણે જાણીએ છીએ કે સંબંધિત હ્યુમિડિટીની વ્યાખ્યા આ મુજબ છે PwvPsat તેથી અહીંથી તમે પાણીની વરાળ માટેના આંશિક પ્રેશરની ગણતરી કરી શકશો અને એકવાર તમે પાણીની વરાળ માટેના આંશિક પ્રેશરને જાણ્યા પછી તમે ડ્રાય હવાના ભાગ માટે પણ આંશિક પ્રેશરની ગણતરી કરી શકશો જે નીચે મુજબ છે PdaP Pwv તમે આને જોડીને સ્પેસિફિક હ્યુમિડિટી ω ની ગણતરી કરી શકશો શું સંબંધ હતો એ ગઈકાલે તમે જોયું તે આ મુજબ હતું ω 0 622 અથવા ક્યારેક તમારા આ રીતે લખવાને બદલે તમે સીધા જ છેદને P અને Pwv ના તફાવત તરીકે લખો છો જેથી તમારે ડ્રાય હવા માટે આંશિક પ્રેશરની અલગથી ગણતરી કરવાની જરૂર નથી તેથી હવે તમે સ્પેસિફિક હ્યુમિડિટીનું મૂલ્ય જાણો છો અને હવે જો તમે ટેમ્પરેચર અને ϕ ના આ આપેલ સંયોજન પર આ સ્પેસિફિક સ્થિતિમાં હ્યુમિડિટીવાળી હવાના સ્પેસિફિક એન્થાલ્પીની ગણતરી કરવા માંગતા હો તો તમે જાણો છો કે તે આ રીતે હશે hThdahwv એ જ રીતે આપણે કાં તો ટેમ્પરેચરને અનુરૂપ hg લઇ શકીએ છીએ એટલે કે Cphg અથવા બીજી રીતે શક્ય છે કે આ માટે પાણીની વરાળના ટેમ્પરેચરથી ગુણાકાર કરીને 0 0C અને cp પર hg ના સરવાળા તરીકે સમાન વસ્તુ લખી શકાય એટલે કે Cphgwv તેથી બંને રીતે તે શક્ય છે અને આપણે મૂલ્યો પણ જાણીએ છીએ તેથી આપણે નીચે પ્રમાણે ગણતરી કરી શકીએ 1 005T2500 91 82T આપણે આ રીતે એન્થાલ્પીની પણ ગણતરી કરી શકીએ છીએ આપણી પાસે અહીં તમામ પરિમાણો છે અને એ પણ આપણને સ્પેસિફિક હ્યુમિડિટી અને એન્થાલ્પીના મૂલ્યો મળ્યા છે અને જો હું ઇચ્છું કે તમે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરની ગણતરી કરો તો આપણે આ કેવી રીતે મેળવી શકીએ તમે પહેલાથી જ પાણીની વરાળ માટે આંશિક પ્રેશર જાણો છો જેથી ડ્યૂ પોઈન્ટનું ટેમ્પરેચર પાણીની વરાળના આ સ્પેસિફિક આંશિક પ્રેશરને અનુરૂપ સેચ્યુરેશન ટેમ્પરેચર હશે તેથી તમારી પાસે માપવા માટેના તમામ પરિમાણો છે અને જો તમે એડીયાબેટિક સેચ્યુરેશનના ટેમ્પરેચરની જે પણ ગણતરી કરવા માંગતા હો તો આ સૌથી લાંબી ગણતરી પ્રક્રિયા છે અને તેથી આપણે સામાન્ય રીતે તે રીતે નથી કરતા આપણે હમણાં જ દૃશ્ય નંબર ની ચર્ચા કરી છે તો ચાલો જોઇએ કે મેં તમને દૃશ્ય ના પ્રેશર માટે ડેટા આપ્યો છે અને આપણે એડીયાબેટિક સેચ્યુરેશનની પ્રક્રિયા માટે ગયા છીએ આપણે હવાના નમૂનાનું પ્રારંભિક ટેમ્પરેચર T1 અને અંતિમ ટેમ્પરેચર T2 જાણીએ છીએ જે એડીયાબેટિક સેચ્યુરેશનના ટેમ્પરેચર સિવાય બીજું કંઈ નથી તો પછી તમે આમાંથી શું કરી શકો આ ટેમ્પરેચર T1 પરના મૂળ હવાના નમૂનાના સ્પેસિફિક અને સંબંધિત હ્યુમિડિટીનું મૂલ્ય કેવી રીતે મેળવી શકીએ યાદ રાખો T1 એ મૂળ હવાના નમૂનાનું ટેમ્પરેચર છે જેના પર તમે બધી ગણતરી કરી શકો છો અને T2 એ એડીયાબેટિક સેચ્યુરેશનનું ટેમ્પરેચર છે જે તમે તે એડીયાબેટિક સેચ્યુરેશનમાંથી બહાર નીકળવા પર મેળવ્યું છે તેથી જેમ કે આપણે T1 ને અનુરૂપ વિશિષ્ટ અને સંબંધિત હ્યુમિડિટી એન્થાલ્પી ના બધા પરિમાણના મૂલ્યોની ગણતરી કરવા માંગીએ છીએ તો તમે આ કેવી રીતે મેળવી શકો હવે આપણે જાણીએ છીએ કે એડીયાબેટિક સેચ્યુરેટરમાંથી બહાર નીકળતી વખતે સંબંધિત હ્યુમિડિટી એક સમાન હોય છે તેથી તેને અનુરૂપ તમે તમારા ω2 ની ગણતરી કરી શકો છો તમારું ω2 નીચે મુજબ હશે ω2 0 622 PsatP Psat કારણ કે આપણે જાણીએ છીએ કે Pwv 2 Psat તેનો ઉપયોગ કરીને આપણને ω2 પર મળ્યું એકવાર આપણે ω2 જાણીએ પછી ω2 ના આ મૂલ્યમાંથી તમે ω1 ની ગણતરી કરી શકો છો ગઈકાલે આપણે પાણીની વરાળ અને હવા માટે સ્પેસિફિક હીટનો ઉપયોગ કરીને તદ્દન લાંબુ સૂત્ર મેળવ્યું છે અને તે ω2 નું મૂલ્ય પણ છે અને ટેમ્પરેચર T1 અને T2 પર પાણી માટે એન્થાલ્પી મૂલ્યો પણ છે તેથી તમે ω1 ની કિંમતો જાણો છો હવે એકવાર તમે ω1 જાણો પછી તે એકદમ સીધું છે તો ω1 માંથી ϕ1 કેવી રીતે મેળવવો તમે ω1 જાણો છો તો પછી ϕને અનુરૂપ તમારા ϕ1 કેવી રીતે મેળવવો 6221Psat તેથી ત્યાંથી તમને પાણીની વરાળ માટે આંશિક પ્રેશર પણ મળે છે અને તેથી તમારી પાસે ફરીથી બધા પરિમાણો છે જો તમે ટેમ્પરેચર T1 પર એન્થાલ્પીની ગણતરી કરવા માંગતા હો તો હું આ T1 અને ϕ1 ની સ્થિતિમાં આ h વિશે વાત કરી રહ્યો છું તો પછી જેમ આપણે પહેલેથી જ ω1 મેળવી લીધું છે તો આપણે સરળતાથી તેની ગણતરી કરી શકીએ છીએ h1 hTφ 1 91 82T1 તેથી વાસ્તવમાં આપણે આ રીતે લઈએ છીએ અથવા એડીયાબેટિક સેચ્યુરેશનની ગણતરી કરીએ છીએ પરંતુ ઘણી વાર મેં ઉલ્લેખ કર્યો છે કે આપણી પાસે એડીયાબેટિક સેચ્યુરેટેડ ચિત્રમાં મૂકવા માટે પૂરતો સમય નથી પછી આપણે વેટ બલ્બના ટેમ્પરેચર માટે જોઈએ છીએ તે કિસ્સામાં તમારું T1 એ ડ્રાય બલ્બનું સામાન્ય ટેમ્પરેચર છે અને T2 એ વેટ બલ્બનું ટેમ્પરેચર છે પ્રાયોગિક કેસોમાં વેટ બલ્બનું ટેમ્પરેચર એડીયાબેટિક સેચ્યુરેશનના ટેમ્પરેચરની ખૂબ જ નજીક હોય છે તેથી આ રીતે થર્મોમીટર દ્વારા જુઓ ઘણી વાર વ્યવહારમાં તમને બે થર્મોમીટરના સેટ મળી શકે છે એક આપણને ડ્રાય બલ્બનું ટેમ્પરેચર આપશે અને બીજું તમને વેટ બલ્બનું ટેમ્પરેચર આપશે કારણ કે બીજામાં સામાન્ય રીતે બલ્બની આસપાસ કાપડ અથવા રૂનો ટુકડો લપેટાયેલો હોય છે અને તે પાણીમાં ડૂબી પણ જાય છે જેથી આપણને વેટ બલ્બનું ટેમ્પરેચર મળે છે ચાલો આપણે ત્રીજું દૃશ્ય લઈએ ત્રીજા દૃશ્યમાં તમને હવાના નમૂના માટે પ્રેશર ટેમ્પરેચર અને ω એટલે કે સ્પેસિફિક હ્યુમિડિટીનું મૂલ્ય આપવામાં આવે છે આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું તે સીધા આગળ આપવામાં આવે છે જેમ તમે ω ની કિંમત જાણો છો તેથી તમે સરળતાથી ϕ ની કિંમતની ગણતરી કરી શકો છો ϕ એ જેમ કે આપણે અગાઉના કિસ્સામાં પણ ઉપયોગ કર્યો છે તે આ રીતે છે Po 622Psat તેથી આપણી પાસે ત્યાંથી ϕ નું મૂલ્ય છે એકવાર આપણે ત્યાંથી ϕ નું મૂલ્ય મેળવીએ જેમ આપણે અગાઉના કિસ્સામાં કર્યું છે તમે પાણીની વરાળ માટે આંશિક પ્રેશરની પણ ગણતરી કરી શકો છો એકવાર તમારી પાસે ω હોય તો તમે T અને ω ના ફંક્શન તરીકે h ની સીધી ગણતરી કરી શકો છો જેમ આપણે અગાઉ કર્યું છે તેથી આ રીતે આપણને જે પણ માહિતી ઉપલબ્ધ છે તેના આધારે તે ટેમ્પરેચર છે સામાન્ય રીતે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને પ્રેશર એ બે પરિમાણો છે જે હંમેશા આપવામાં આવે છે આ બધા કિસ્સાઓમાં તમે ખરેખર પ્રેશર માપતા નથી આપણે પ્રમાણભૂત વાતાવરણીય પ્રેશર લઈ શકીએ છીએ તમે જાણો છો કે પ્રમાણભૂત વાતાવરણીય પ્રેશર 1 01325 બાર છે તેથી તમે સામાન્ય રીતે પ્રમાણભૂત વાતાવરણીય પ્રેશર લઈ શકો છો સિવાય કે જો પ્રેશરમાં નોંધપાત્ર તફાવતની અપેક્ષા ન હોય તેથી પ્રેશરનું મૂલ્ય સામાન્ય રીતે પ્રમાણભૂત બેરોમીટરથી મેળવવામાં આવે છે અને આ ડ્રાય બલ્બનું ટેમ્પરેચર બીજી વસ્તુ છે જે સામાન્ય રીતે ઉલ્લેખિત પણ છે તેથી તમે હંમેશા પ્રેશર અને ડ્રાય બલ્બનું ટેમ્પરેચર મેળવી શકશો અને પછી તમારે ત્રીજા પરિમાણની જરૂર પડશે અને તમારું ત્રીજું પરિમાણ સંબંધિત હ્યુમિડિટી હોઈ શકે છે અથવા સ્પેસિફિક હ્યુમિડિટી હોઈ શકે છે અથવા તે વેટ બલ્બનું ટેમ્પરેચર હોઈ શકે છે અથવા અમુક સ્પેસિફિક કિસ્સાઓમાં તમારી પાસે ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર આપવામાં આવ્યું હોઈ શકે છે જો ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર અને ડ્રાય બલ્બનું ટેમ્પરેચર આપવામાં આવે તો થોડું વિચારો કે અન્ય પરિમાણોની ગણતરી કેવી રીતે કરી શકાય તેથી હું આ કેસ છોડી રહ્યો છું જ્યાં તમને પ્રેશર આપવામાં આવે છે તમને ડ્રાય બલ્બ ટેમ્પરેચર T સાથે આપવામાં આવે છે અને તમને ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર TD સાથે આપવામાં આવે છે ત્યાંથી સ્પેસિફિક અને સંબંધિત હ્યુમિડિટી અને હ્યુમિડિટી ના જથ્થા ની એન્થાલ્પીનો અંદાજ કાઢવાની રીતો શોધવાનો પ્રયાસ કરો હવે જેમ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં ઘણી બધી ગણતરીઓ સામેલ છે એકવાર તમારી પાસે થોડી માહિતી આવી જાય પછી કદાચ બે કે ત્રણ પેરામીટર્સ દર્શાવ્યા હોય તો આપણે અન્ય મેળવવા માટે થોડી ગણતરીઓ કરવી પડશે કારણ કે આપણે જોઈએ એવા કેટલાય પરિમાણો છે આપણે સામાન્ય રીતે ω સ્પેસિફિક હ્યુમિડિટી સાપેક્ષ હ્યુમિડિટી એન્થાલ્પી પાણીની વરાળ માટેનું આંશિક પ્રેશર અને કેટલાક પરિમાણોની પણ ગણતરી કરવી પડે છે જેનો અહીં ઉલ્લેખ થયો નથી આપણને સ્પેસિફિક વોલ્યુમ અને થોડા બીજામાં પણ રસ છે તેથી એકવાર તમે આ બધા પરિમાણોમાં રસ લેશો તો આપણે ગણતરીના કેટલાક પગલાં ભરવા પડશે જો તમે વાસ્તવિક જીવનનું એર કંડિશનર ડિઝાઇન કરી રહ્યા હોવ તો આવી ખૂબ ગણતરીઓ સામેલ હોઈ શકે છે પ્રેક્ટિસ કરતા એન્જિનિયરો માટે પણ તે ખૂબ બોજારૂપ હોઈ શકે છે તેથી ત્યાં બે વિકલ્પો છે કાં તો આપણે કોમ્પ્યુટરાઈઝેશન માટે જઈ શકીએ એટલે કે આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામ લખી શકીએ જ્યાં આપણે કેટલાક ઈનપુટ્સ મૂકીશું અને પ્રોગ્રામ એ જ ગુણધર્મો સંબંધોના કેટલાક ગુણધર્મ કોષ્ટકો ના ફોર્મ્યુલાનો ઉપયોગ કરશે એટલે તે તમને જોઈતી માત્રામાં પાછા મળશે બીજો વિકલ્પ ગ્રાફિકલ વિકલ્પ છે જે આ મુજબ છે તેને સાયક્રોમેટ્રિક ચાર્ટ કહેવામાં આવે છે સાયક્રોમેટ્રિક ચાર્ટ એ એવી વસ્તુ છે જેનો ઉપયોગ એર કન્ડીશનીંગ એપ્લિકેશનના કિસ્સામાં વ્યાપકપણે થાય છે વાસ્તવમાં તેનો એટલો બધો ઉપયોગ થાય છે કે ગેસ વરાળના મિશ્રણના ગુણધર્મોના અભ્યાસને સામાન્ય રીતે સાયકોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે તેથી તમે આ અઠવાડિયે જે પણ અભ્યાસ કરી રહ્યાં હતા તે વાસ્તવમાં સાયકોમેટ્રી છે સાયકોમેટ્રી એ ગેસ અને વરાળના મિશ્રણનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે એટલે કે નોન કન્ડેન્સેબલ ગેસ અને કન્ડેન્સેબલ ગેસ અને તે ગુણધર્મોની ઓળખ પ્રક્રિયા છે અને ગેસ વરાળના મિશ્રણ સાથે સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓનું વિશ્લેષણ પણ છે હવે સાયક્રોમેટ્રિક ચાર્ટ ફક્ત આ ચાર્ટ જુઓ તે તે મોલીઅર ડાયાગ્રામ સાથે એકદમ સમાન છે જેનો આપણે ક્યારેક વરાળ અથવા કદાચ સમાન ગુણધર્મો સાથે ઉપયોગ કરી શકીએ છીએ તેની જેમ કોમ્પ્રેસસીબીલીટી ચાર્ટ પણ આપણે જોયો છે તેવી જ રીતે અહીં પણ બે જાણીતી માહિતી અથવા ત્રણ જાણીતી માહિતીમાંથી આપણે સામાન્ય રીતે જે અન્ય પરિમાણો શોધી રહ્યા છીએ તે મેળવી શકીએ છીએ ફક્ત ચાર્ટ જુઓ હોરિઝોન્ટલ એક્સિસ પર તમારી પાસે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર છે તેથી હોરિઝોન્ટલ એક્સિસ માં ડ્રાય બલ્બનું ટેમ્પરેચર સામાન્ય રીતે ડિગ્રી સેલ્સિયસમાં નિર્દિષ્ટ કરવામાં આવે છે અને સામાન્ય રીતે જેમ આપણે એર કન્ડીશનીંગ એપ્લિકેશન શોધી રહ્યા છીએ આ ફેરફાર સામાન્ય રીતે −10 0C થી 50 0C અને અમુક પરિસ્થિતિઓમાં માત્ર 0 0C થી 50 0C સુધીનો હોય છે વર્ટિકલ એક્સિસ પર આપણી પાસે સ્પેસિફિક હ્યુમિડિટી ω છે તેથી આપણી પાસે સ્પેસિફિક હ્યુમિડિટી છે તમે કેટલાક ચાર્ટ પણ શોધી શકો છો જ્યાં પાણીની વરાળ માટે આંશિક પ્રેશર આપવામાં આવ્યું છે અથવા બંને હોઈ શકે છે આપણી પાસે બે વર્ટિકલ સ્કેલ હોઈ શકે છે એક સ્પેસિફિક હ્યુમિડિટી આપે છે બીજું પાણીની વરાળ માટે આંશિક પ્રેશર આપે છે તેથી જ્યારે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર સેલ્સિયસમાં આપવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે હ્યુમિડિટીના ગ્રામકિલો ડ્રાય હવાના સંદર્ભમાં સ્પેસિફિક હ્યુમિડિટીનો ઉલ્લેખ કરવામાં આવે છે અત્યાર સુધી આપણે કિગ્રા હ્યુમિડિટીકિલો ડ્રાય હવાનો ઉપયોગ કર્યો છે આપણે સામાન્ય રીતે જોયું છે કે ω મૂલ્ય ખૂબ ઓછું આવે છે તેથી જ મોટાભાગના ચાર્ટ સામાન્ય રીતે ગ્રામની અંદર આવે છે તેથી તમારે જે જોઈએ છે તેના વિશે આપણે ખૂબ કાળજી રાખવી પડશે જો તે પાણીની વરાળ માટે આંશિક પ્રેશરમાં આપવામાં આવે છે તો તમે શોધી શકો છો કે આ મિલિબારમાં અથવા ફક્ત પાસ્કલ્સમાં આપવામાં આવ્યું છે ને ખાલી પાસ્કલ્સમાં પણ હોઈ શકે છે તેથી આ બે એક્સિસ છે અને સીધી લાઈન રાખવાને બદલે ગ્રાફની ડાબી બાજુ જુઓ આપણી પાસે કર્વ છે આ કર્વ એ 100 સંબંધિત હ્યુમિડિટીને અનુરૂપ કર્વ છે તેને સેચ્યુરેશન અથવા લાઈન સેચ્યુરેશન કર્વ પણ કહેવામાં આવે છે હવે આ ચાર્ટ પર આપણી પાસે શું છે આ ચાર્ટ પર આપણી પાસે ϕ ના જુદા જુદા મૂલ્યને અનુરૂપ દરેકની ઘણી લાઈન છે જે અહીં બતાવેલ છે જેમ કે આ લાઈન અમુક ϕ ને અનુરૂપ છે આ એક્સ્ટ્રીમ છેડે ϕ બરાબર 100 છે આપણી પાસે આના જેવી ઘણી લાઈન હોઈ શકે છે દરેક ϕ ના વિવિધ મૂલ્યોને અનુરૂપ હોય છે તેથી આપણી પાસે કોન્સ્ટન્ટ સંબંધિત હ્યુમિડિટી માટેની લાઈન છે સ્પેસિફિક અને સંબંધિત હ્યુમિડિટી થઇ ગયા છે પછી અહીં બતાવેલ અન્ય ત્રણ લાઈન જુઓ આ લાઈન વેટ બલ્બના ટેમ્પરેચરને અનુરૂપ લાઈન છે તેવી જ રીતે આપણી પાસે આવી ઘણી બધી ઇન્ક્લાઇડ લાઈન હશે જે તમને વેટ બલ્બનું ટેમ્પરેચર આપે છે અને આ એવી લાઈન છે જે વેટ બલ્બના ટેમ્પરેચરની લાઈનની તુલનામાં ઘણી વધારે છે આ સ્પેસિફિક વોલ્યુમને અનુરૂપ લાઈન છે તેથી આપણી પાસે વેટ બલ્બના ટેમ્પરેચર અને સ્પેસિફિક વોલ્યુમને અનુરૂપ લાઈન છે વેટ બલ્બ ટેમ્પરેચર લાઇનની સરખામણીમાં સ્પેસિફિક વોલ્યુમ લાઇન સામાન્ય રીતે વધુ ચુસ્ત હોવી જોઈએ જે એન્થાલ્પીને અનુરૂપ ત્રીજી લાઇન છે આ વેટ બલ્બ ટેમ્પરેચર લાઇન અને કોન્સ્ટન્ટ એન્થાલ્પી લાઇન જુઓ તેઓ લગભગ એકબીજાની સમાંતર છે તેથી તમે સ્પેસિફિક ચાર્ટ શોધી શકો છો જ્યાં સમાન લાઈન ટેમ્પરેચર અને એન્થાલ્પી બંને સૂચવે છે તેમના મેગ્નીટ્યૂડ અલગથી આપવામાં આવશે જો કે પ્રમાણભૂત ચાર્ટમાં સામાન્ય રીતે બંને પ્રકારની લાઈન હોય છે જે વેટ બલ્બના ટેમ્પરેચર માટે લાઈનનો સેટ હોય છે અને લાઇનને અનુરૂપ એન્થાલ્પીના સેટ પણ હોય છે અને તમે ખાતરી કરો કે તમે શેમાં જોઈ રહ્યા છો કારણ કે ત્યાં લગભગ એકબીજા સાથે સમાંતર છે જે હું ટૂંક સમયમાં બતાવીશ આવા ચાર્ટ સામાન્ય રીતે અમુક પ્રેશરને અનુરૂપ આપવામાં આવે છે તેથી દરેક એક પ્રેશરને અનુરૂપ છે અને તેથી એકવાર તમને ડેટા પોઈન્ટનો કોઈપણ સેટ આપવામાં આવે તે પછી તમે આ સ્પેસિફિક ચાર્ટ પર અનુરૂપ સ્થિતિને સરળતાથી ઓળખી શકો છો જેમ કે ધારો કે તમે જે કેસોનું વિશ્લેષણ કરી રહ્યા છો જો તમને પ્રેશર ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને સ્પેસિફિક હ્યુમિડિટી આપવામાં આવે છે તે નક્કી કરવું ખૂબ જ સરળ છે તમારે ફક્ત આ સ્પેસિફિક પ્રેશરને અનુરૂપ ચાર્ટ ઓળખવો પડશે અને મોટાભાગના પ્રમાણભૂત ચાર્ટ ફક્ત વાતાવરણીય પ્રેશર હેઠળ જ આપવામાં આવે છે અને એ તે છે જેનો તમારે 99 પરિસ્થિતિઓમાં પણ ઉપયોગ કરવો પડશે માત્ર અમુક જ ખાસ કિસ્સાઓમાં તે અન્ય પ્રેશરોને અનુરૂપ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો તેથી અત્યારે તમે માત્ર પ્રેશર વિશે જ વાત કરવાના નથી કારણ કે તમારો મતલબ બધું વાતાવરણીય પ્રેશરે કરવાનો છે હવે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને ω આપવામાં આવે છે તો તમે આ ચાર્ટ પર સરળતાથી ઓળખી શકો છો કારણ કે તમે જાણો છો તમારું હોરિઝોન્ટલ અક્ષ સેલ્સિયસમાં ડ્રાય બલ્બનું ટેમ્પરેચર આપે છે અને વર્ટિકલ અક્ષ તમને સ્પેસિફિક હ્યુમિડિટી આપે છે તેથી આપણે પોઇન્ટને સરળતાથી ઓળખી શકીએ છીએ કદાચ અહીં ક્યાંક એક પોઇન્ટ છે જે આપણે શોધી રહયા છીએ પછી તમે સંબંધિત વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન અને એન્થાલ્પી લાઇનોને ઓળખી શકો છો જે આ પોઇન્ટમાંથી પસાર થઈ રહી છે અને તમને એન્થાલ્પી અને વેટ બલ્બ ટેમ્પરેચરનું મૂલ્ય તે જ રીતે સ્પેસિફિક વોલ્યુમ અને સંબંધિત હ્યુમિડિટી પણ મળશે તમે અન્ય તમામ ગુણધર્મો જેમ કે સંબંધિત હ્યુમિડિટી સ્પેસિફિક એન્થાલ્પી સ્પેસિફિક વોલ્યુમ અને વેટ બલ્બનું ટેમ્પરેચર સીધું મેળવી શકો છો તે આ ચાર્ટ પરથી સીધું જ મેળવી શકાય છે હવે ધારો કે આપણે અહીં લખેલા ચાર જથ્થામાંથી પ્રત્યેકને અનુરૂપ લાઇન છે હવે જો આપણે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર ની ગણતરી કરવી હોય તો આપણે આ કેવી રીતે કરી શકીએ ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર આને અનુરૂપ કોઈ લાઈન નથી તો પછી આપણે આ કેવી રીતે કરી શકીએ ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરની વ્યાખ્યા શું છે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર એ એક પ્રક્રિયાનો સંદર્ભ આપે છે જે દરમિયાન આપણે હ્યુમિડિટીનું પ્રમાણ એકસરખું રાખીએ છીએ પરંતુ તમે જ્યાં સુધી હ્યુમિડિટીવાળી હવાનો નમૂનો તેના પોતાના હ્યુમિડિટી દ્વારા સેચ્યુરેટ ન થાય ત્યાં સુધી ટેમ્પરેચર લઈ શકો છો તો પછી આ આપણે આ કેવી રીતે કરી શકીએ તેથી આ તે સ્થિતિ પોઇન્ટ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ જો તમે સ્પેસિફિક હ્યુમિડિટીને સતત જાળવી રાખવા માંગતા હોવ તો આપણે કંઈક આના જેવી હોરિઝોન્ટલ લાઈન સાથે આગળ વધવું પડશે તેથી આ સ્પેસિફિક ડોટેડ લાઈન સાથે સ્પેસિફિક હ્યુમિડિટી કે જે નમૂનામાં હ્યુમિડિટીનું પ્રમાણ છે તે કોન્સ્ટન્ટ રહે છે હવે આપણે એક પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ જે દરમિયાન ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે તેથી આપણે આ સ્પેસિફિક દિશામાં જવું પડશે અને જ્યાં સુધી આપણે સેચ્યુરેશન સુધી પહોંચીએ જ્યાં સાપેક્ષ હ્યુમિડિટી 100 થાય ત્યાં સુધી આપણે ચાલુ રાખવું પડશે આ નિશાની છે જ્યાં નમૂના સેચ્યુરેટ થઈ શકે છે અથવા તેના પોતાના હ્યુમિડિટી દ્વારા સેચ્યુરેટ થવું જોઈએ કારણ કે ω બદલાયો નથી યાદ રાખો કે તમે ડાબી તરફ આગળ વધી રહ્યા છો આ સ્પેસિફિક દિશામાં આગળ વધી રહ્યા છો તમારું ω કોન્સ્ટન્ટ છે પરંતુ તમારી સંબંધિત હ્યુમિડિટી સતત વધી રહી છે આપણે ગઈકાલે પણ જોયું છે જેમ જેમ હ્યુમિડિટીવાળી હવાના નમૂનાનું ટેમ્પરેચર ઘટે છે તેમ તેની સ્પેસિફિક હ્યુમિડિટી સમાન રહે છે પરંતુ સંબંધિત હ્યુમિડિટી વધે છે જ્યારે આપણે નમૂનાને ગરમ કરીએ છીએ ત્યારે આનાથી ઊલટું સાચું છે તેથી હવે આપણે સેચ્યુરેશન કર્વ પર આ પોઇન્ટએ પહોંચી ગયા છીએ હવે આ માટે વર્ટિકલ પ્રોજેક્શન દોરો અને તમે અહીં જે ટેમ્પરેચર મેળવો છો આ ટેમ્પરેચર ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર હશે જે તમે શોધી રહ્યાં છો કારણ કે આ તે ટેમ્પરેચર છે કે જેના પર નમૂના તેની પોતાના હ્યુમિડિટી દ્વારા સેચ્યુરેટ થવું જોઈએ જે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરની સ્પેસિફિક વ્યાખ્યા છે જો અન્ય કોઈ ગુણધર્મો એ જ રીતે આપવામાં આવી હોય તો આપણે તેને ચાર્ટ પર પણ સ્પષ્ટ કરી શકીએ છીએ ચાલો ઉદાહરણ લઈએ જે નમૂનો મેં અગાઉની સ્લાઈડમાં છોડી દીધો હતો તમને પ્રેશર આપવામાં આવ્યું છે જે પ્રમાણભૂત વાતાવરણીય પ્રેશર છે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર અને આપણે અન્ય પણ શોધાવા પડશે તેથી અન્ય શોધવા મુશ્કેલ નથી તમારે ફક્ત અનુરૂપ સ્થિતિ પોઇન્ટને શોધવાનું રહેશે હવે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર આપવામાં આવ્યું છે ચાલો જોઈએ કે આ તમારા ડ્રાય બલ્બનું ટેમ્પરેચર છે આ ડ્રાય બલ્બનું ટેમ્પરેચર છે જે આપણને દર્શાવવામાં આવ્યું છે પછી તમારે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર જાણવું પડશે ચાર્ટ પર ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર કેવી રીતે ઓળખી શકાય ફક્ત એક વર્ટિકલ લાઈન દોરો ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર અહીં ક્યાંક હોઈ શકે છે તેથી આ તમારું ડ્રાય બલ્બનું ટેમ્પરેચર છે જે તમારું ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર છે બે વર્ટિકલ લાઈન બે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઈન દોરો તેથી આ ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરને અનુરૂપ ટેમ્પરેચર લાઈન છે ડ્રાય બલ્બના ટેમ્પરેચરને અનુરૂપ આ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઈન છે તેથી ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર લાઈન આ પોઇન્ટએ સેચ્યુરેશન કર્વ ને કાપી નાખે છે જો આપણે વર્ટિકલ અક્ષ પર આડી લાઈન દોરીએ તો આ ખરેખર નમૂનામાં આપેલ સ્પેસિફિક હ્યુમિડિટીનું મૂલ્ય હશે કારણ કે માત્ર આપણે અગાઉના કિસ્સામાં અલગ રીતે આપણે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરને શોધી કાઢ્યું છે અગાઉના કિસ્સામાં આપવામાં આવ્યું હતું તેમ આપણે હોરિઝોન્ટલ અક્ષ પર લાઈન લઈને ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર મેળવ્યું અહીં ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર આપવામાં આવે છે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરથી આપણે સેચ્યુરેશન કર્વનો ઉપયોગ કરીને અનુરૂપ સ્પેસિફિક હ્યુમિડિટીને ઓળખી કાઢ્યા છે હવે આપણે ω ની કિંમત મેળવવા માટે વર્ટિકલ અક્ષ પર સ્થિતિ લીધી છે હવે આ એ પોઇન્ટ છે જ્યાં આ ω અને ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઈન એકરૂપ થાય છે અથવા છેદે છે તેથી આ એક સ્થિતિ પોઇન્ટ છે જે તમે શોધી રહ્યાં છો તેથી આ રીતે આપણે ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર આપવામાં આવે તો પણ મેળવી શકીએ છીએ અને અન્ય ગુણધર્મો મેળવવા માટે આ જ પ્રક્રિયાને અનુસરો જ્યારે તમે સેચ્યુરેશન મિશ્રણ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે હવે આ એક વિશિષ્ટ દૃશ્ય છે સેચ્યુરેશન મિશ્રણ માટે મેં સ્પષ્ટ કર્યું છે તેવી રીતે ડ્રાય બલ્બ અને ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર આપવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં તેઓ સમાન છે તમારા ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને તમારા ડ્યૂ પોઈન્ટનું ટેમ્પરેચર એકબીજાની બરાબર છે તે શું સૂચવે છે ચાલો આ લીટી ભૂંસી નાખીએ ચાલો જોઇએ કે આ તે ટેમ્પરેચર છે જે આપણને આપવામાં આવે છે અને આ ટેમ્પરેચર ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર બંનેને અનુરૂપ છે હવે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર સાથે શરૂ કરીને સેચ્યુરેશન કર્વ પર એક લાઈન દોરો પછી આપણને અનુરૂપ ω ની કિંમત મળે છે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચરને અનુરૂપ હવે તે ડ્રાય બલ્બ ટેમ્પરેચર પણ છે તેથી આ માત્ર નમૂનાનું મૂલ્ય હશે તેથી આપણને સ્પેસિફિક હ્યુમિડિટી મળે છે અને આ તે સ્થિતિ છે જે આપણે શોધી રહ્યા છીએ તેનો અર્થ એ કે અહીં જ્યારે ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર અને ડ્રાય બલ્બ ટેમ્પરેચર સમાન હોય છે તે મિશ્રણના ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચરની વ્યાખ્યામાં પણ આવે છે જે વાસ્તવમાં તેના પોતાના હ્યુમિડિટી દ્વારા સેચ્યુરેટ થાય છે અને તે પણ બતાવી શકાય છે કે આ વેટ બલ્બના ટેમ્પરેચરની બરાબર હશે કારણ કે નમૂના વધુ હ્યુમિડિટી લઈ શકતો નથી તેથી જો તમે નમૂનાને એડીયાબેટિક સેચ્યુરેટરમાંથી પસાર થવા દો તો શું થશે એડીયાબેટિક સેચ્યુરેટરમાં યાદ રાખો આપણે એક અનસેચ્યુરેટ મિશ્રણ સપ્લાય કરીએ છીએ અને જ્યારે પાણીની સપાટી પરથી પસાર થાય છે ત્યારે તે આમાંથી હ્યુમિડિટી લે છે કારણ કે તે હ્યુમિડિટીને લઈ રહી છે કારણ કે લેટન્ટ હીટ સ્થાનાંતરણ પાણી અને હવાના નમૂના બંનેનું ટેમ્પરેચર ઘટાડે છે પરંતુ અહીં પૂરા પાડવામાં આવેલ હવા કારણ કે તે પહેલેથી જ સેચ્યુરેટ દ્રાવણ છે તે આમાંથી વધુ હ્યુમિડિટી ઉપાડી શકશે નહીં અને તેથી પાણી અને હ્યુમિડિટીવાળી હવા વચ્ચે કોઈ લેટન્ટ હીટનું સ્થાનાંતરણ કોઈ સામૂહિક ટ્રાન્સફર થશે નહીં તદનુસાર તે સમાન ટેમ્પરેચર સાથે બહાર આવશે તેથી એડીયાબેટિક સેચ્યુરેશનનું ટેમ્પરેચર પ્રારંભિક ટેમ્પરેચર જેટલું જ હશે અને તેથી ડ્રાય બલ્બનું ટેમ્પરેચર અને વેટ બલ્બનું ટેમ્પરેચર સેચ્યુરેટ મિશ્રણ માટે અહીં બતાવ્યા પ્રમાણે સમાન હશે તેથી ડ્રાય બલ્બ વેટ બલ્બ અને ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર એકબીજાના સમાન હોય છે આ એક વાસ્તવિક જીવનમાં એવો સાયકોમેટ્રિક ચાર્ટ છે જેને આપણે ઓળખી શકીએ છીએ અહીં આ જુઓ તમારા માટે આપણે અમેરિકન સોસાયટી ઑફ હીટિંગ રેફ્રિજરેટિંગ અને એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ American Society of Heating Refrigerating and Air Conditioning Engineers ટૂંકમાં ASHRAE નામ મેળવવું મહત્વપૂર્ણ છે તે એર કન્ડીશનીંગ અને રેફ્રિજરેશનના ક્ષેત્રે વૈશ્વિક ધોરણ સેટ કરે છે અને કોઈપણ પ્રકારની સમાન એપ્લીકેશન કે જે હીટિંગ હતી અને તે પણ માત્ર એર કન્ડીશનીંગનો જ એક ભાગ છે અને આ એક સાયકોમેટ્રિક ચાર્ટ છે જે માન્ય વાતાવરણીય પ્રેશર માટે ASHRAE દ્વારા ઘડવામાં આવ્યો છે ફક્ત આને જુઓ હોરિઝોન્ટલ અક્ષ એ ડ્રાય બલ્બનું ટેમ્પરેચર છે જે સેલ્સિયસમાં 0 થી 50 મા શરૂ થાય છે વર્ટિકલ અક્ષ પર તમારી પાસે હ્યુમિડિટીનું પ્રમાણ છે આ અહીં આપેલ છે હ્યુમિડિટીનું પ્રમાણ ω અને તે એકમ છે જે ફોન્ટ સાઇઝમાં આપવામાં આવ્યું છે તે ખૂબ નાનું છે પરંતુ તમે તેને જોઇ શકો છો મેં સેન્જેલ અને બોલ્સ ના પુસ્તકમાંથી આ વિશિષ્ટ ચાર્ટ અપનાવ્યો છે તમે પુસ્તકનો સંદર્ભ પણ લઈ શકો છો અથવા અક્ષ કૅપ્શનના સંદર્ભમાં વધુ સ્પષ્ટ ચાર્ટ મેળવવા માટે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો છો અહીં એકમ ડ્રાય હવાના કિલો દીઠ હ્યુમિડિટીના ગ્રામમાં આપવામાં આવે છે તેથી આ મૂલ્ય 2 4 6 આ મૂલ્યો ω ની કિંમતને અનુરૂપ છે પરંતુ બીજું વર્ટિકલ અક્ષ પણ છે અહીં બીજું સ્કેલ આપવામાં આવ્યું છે જે તમને કુલ ગરમીના નુકશાન માટે યોગ્ય ગરમી આપે છે આ એવી વસ્તુ છે જેને તમે ક્ષણ માટે અવગણી શકો છો કારણ કે આ શુદ્ધ એર કંડિશનિંગ ડિઝાઇન સાથે સંબંધિત છે અને આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા નથી અહીં બીજી લાઈનો જુઓ તેથી આ તમારું સેચ્યુરેશન કર્વ છે જે 100 સંબંધિત હ્યુમિડિટીને અનુરૂપ છે આ 90 કર્વ 80 કર્વ છે આ 50 કર્વ છે આ 10 કર્વ છે 10 સાપેક્ષ હ્યુમિડિટી છે આ રીતે આ દરેક ગુલાબી લાઈન લીટીઓના વિવિધ હ્યુમિડિટી સ્તરોને અનુરૂપ છે અલબત્ત લાઈન 10 ગેપમાં બતાવવામાં આવી છે પરંતુ શું પછી આપણે એકબીજાની ખૂબ નજીક અન્ય લાઈન પણ લઈ શકીએ છીએ એન્થાલ્પી લાઈન ત્યાંથી શરૂ થાય છે તે kJkg ડ્રાય હવામાં આપવામાં આવે છે તેઓ જે ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છે તેના એકમોની હંમેશા નોંધ લો અને આ સતત સીધી લાઈન જે આપવામાં આવી છે તેઓ એન્થાલ્પીના વિવિધ મૂલ્યને અનુરૂપ છે જેમ કે આ સ્પેસિફિક લાઈન 70 kJkg ને અનુલક્ષે છે તે અહીં આપવામાં આવી છે તમારે ફક્ત લાઇનને અનુસરવાની જરૂર છે આ સ્પેસિફિક સતત કાળી સીધી લાઈન 50 kJkg ડ્રાય હવાને અનુરૂપ છે આ માટે આ એકમો છે નાના એકમો પણ આપવામાં આવ્યા છે શું તમે અહીં સ્પેસિફિક વોલ્યુમ લાઈન ઓળખી શકો છો હવે આપણને બીજી સંબંધિત હ્યુમિડિટીના અક્ષ માટે એન્થાલ્પી મળી છે હવે આપણને સ્પેસિફિક વોલ્યુમ લાઇન મળી છે તે વધુ સ્ટીપર હશે અને સીધી ગુલાબી લાઈન આ લાઈન જે સ્પેસિફિક વોલ્યુમ લાઈનને અનુરૂપ છે તેથી અહીં તે ડ્રાય હવાના 0 92 m3kg છે 9 0 86 છે આ 0 80 0 78 છે સ્પેસિફિક વોલ્યુમ લાઈનને અનુરૂપ દરેક ઇન્ક્લાઇડ ગુલાબી લાઈન છે ત્યાં 0 94 છે આ લાઇનમાં કૅપ્શન નથી આ 0 94 ની વચ્ચે 0 93 છે તેથી આ રીતે આપણી પાસે સ્પેસિફિક વોલ્યુમ લાઇન પણ છે અને છેલ્લે વેટ બલ્બનું ટેમ્પરેચર તો વેટ બલ્બનું ટેમ્પરેચર ક્યાં છે તમે ચાર પ્રકારની કાળી લાઈન જોઈ શકો છો જે અહીં બતાવવામાં આવી છે ડ્રાય બલ્બના ટેમ્પરેચરને અનુરૂપ એક વર્ટિકલ અક્ષ આ વર્ટિકલ લાઈન હોરિઝોન્ટલ લાઈન સ્પેસિફિક હ્યુમિડિટીના ગુણોત્તરને અનુરૂપ છે આ હોરિઝોન્ટલ કાળી લાઈન છે તેથી આ હવે ઇન્ક્લાઇડ કાળી લાઈનના બે સેટમાં છે ને એક એન્થાલ્પીને અનુરૂપ છે સતત કાળી સીધી લાઈન જે એન્થાલ્પીને અનુરૂપ છે પરંતુ ત્યાં ડોટેડ કાળી સીધી લાઈનનો સમૂહ પણ છે જે વર્ચ્યુઅલ રીતે એન્થાલ્પી લાઈન સાથે સમાંતર છે આ વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન છે જેમ તમે જોઈ શકો છો કે આ 25 0C વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન છે અહીં તમારી પાસે 20 0C છે તો આ ડોટેડ લાઈન વિશે શું આ 25 છે આ 24 છે આ 23 છે આ 22 છે આ 21 છે અને અહીં આપણી પાસે 20 છે આ વિવિધ વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન છે અને માત્ર વેટ બલ્બ ટેમ્પરેચર લાઇનમાંથી કોઈપણ એકને અનુસરો ચાલો 20 0C ટેમ્પરેચર લાઈનને અનુસરીએ આ 20 0C ટેમ્પરેચર લાઈન છે ફક્ત આ લાઈનને અનુસરો અને જુઓ કે તે 100 સાપેક્ષતા લાઈન અથવા સેચ્યુરેશન લાઈનને ક્યાં છેદે છે તે આ સ્પેસિફિક પોઇન્ટ પર છેદે છે આ પોઇન્ટથી તમે હોરિઝોન્ટલ અક્ષ પર વર્ટિકલ પ્રોજેકશન લો છો અને તમે અહીં પહોંચો છો જે તમને ડ્રાય બલ્બનું ટેમ્પરેચર આપે છે જે સમાન છે કારણ કે આપણે જાણીએ છીએ કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને વેટ બલ્બ ટેમ્પરેચર લાઇન ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને વેટ બલ્બ ટેમ્પરેચરની સમાન મેગ્નિટ્યુડમાં આ લીટીઓ માત્ર સેચ્યુરેશન કાર્ડ પર છેદે છે અને તે થશે પણ જો તમે સેચ્યુરેટેડ મિશ્રણ સાથે કામ કરી રહ્યાં હોવ આ પણ ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર હશે ધારો કે મેં એક વિષય આપ્યો છે જ્યાં તમે નમૂના સાથે કામ કરી રહ્યા છો જે 25 0C અને સાપેક્ષ હ્યુમિડિટી 70 પર જાળવવામાં આવે છે શું તમે તેને ચાર્ટ પર શોધી શકો છો તેથી પહેલા 25 0C ડ્રાય બલ્બનું ટેમ્પરેચર ઓળખો તેથી આ તમારું ટેમ્પરેચર 25 0C છે તેથી તમારી પાસે અનુરૂપ વર્ટિકલ લાઈન અને 70 સંબંધિત હ્યુમિડિટી લાઈન પણ છે તેથી આ તમારી 70 સંબંધિત હ્યુમિડિટી છે તેથી તમે માત્ર ક્યાં છેદે છે તે ઓળખવા માંગો છો આ બે લાઈન 70 સાપેક્ષ હ્યુમિડિટી અને 25 0C ડ્રાય બલ્બ ટેમ્પરેચર જો હું તે લાઈનને અનુસરું છું જે તેઓ આ સ્પેસિફિક પોઇન્ટ પર છેદે છે તેથી તે પોઇન્ટ છે આ પોઇન્ટથી જો તમે સતત કાળી આડી લાઈનને અનુસરો છો સીધી લાઈનનું અવલોકન કરો છો તો આપણે અહીં પહોંચીશું તેથી અનુરૂપ ω તમે મેળવી શકો છો ω ડ્રાય હવાના 14 gkg સમાન હશે અને તમને બીજી કઈ લાઇન મળશે તો વેટ બલ્બનું ટેમ્પરેચર શું હશે તમે જોઈ શકો છો કે 21 0C વેટ બલ્બનું ટેમ્પરેચર પણ તે પોઇન્ટમાંથી પસાર થઈ રહ્યું છેટૂંકમાં આ પોઇન્ટ સુધી તેથી વેટ બલ્બ લગભગ 21 0C છે આ સ્પેસિફિક પોઇન્ટ પર ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર શું હશે તમે ફક્ત સેચ્યુરેશન કર્વ સાથે ω લાઈનથી ચાલુ રાખો કે તમે આ લાઈન અને આ સ્પેસિફિક પોઇન્ટ પર અનુસરી રહ્યાં છો તેથી જો તમે પ્રોજેકશન લો છો તો આપણે અહીં પહોંચીશું તેથી તે ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર 19 0C છે જેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો કે બધા નમૂનાઓ માટે કઈ સ્થિતિ હોવી જોઈએ ડ્રાય બલ્બનું ટેમ્પરેચર સૌથી વધુ હોય છે પછી તમારી પાસે વેટ બલ્બનું ટેમ્પરેચર હોય છે અને સૌથી નીચું ડ્યૂ પોઇન્ટનું ટેમ્પરેચર હોય છે કારણ કે ડ્યૂ પોઈન્ટનું ટેમ્પરેચર તે છે જે મિશ્રણ તેના પોતાના હ્યુમિડિટી દ્વારા સેચ્યુરેટ થાય છે તેથી એન્થાલ્પીનું મૂલ્ય પણ મેળવી શકાય છે એન્થાલ્પી લાઈન એટલે કે જો એન્થાલ્પી હોય તો તે 61 kJkg ડ્રાય હવામાં છે તે ઓળખવું મુશ્કેલ છે તેથી આ 25 0C અને 70 સાપેક્ષ હ્યુમિડિટી અને વાતાવરણીય પ્રેશર છે જેનો ઉપયોગ કરીને તમે કૃપા કરીને ટૂંકમાં ω એન્થાલ્પીમાં અને ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર માટે ગાણિતિક ભાગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કે તમને સમાન મૂલ્યો મળી રહ્યાં છે કે કેમ તે તપાસો પછી તમે આ પરિણામોને આ સાયક્રોમેટ્રિક ચાર્ટની દ્રષ્ટિએ પણ ચકાસી શકશો આગળ આપણે કમ્ફર્ટ ની ભાવના વિશે વાત કરવાની છે કમ્ફર્ટ શબ્દ અલબત્ત શબ્દની ખૂબ જ ગુણવત્તા કમ્ફર્ટ શબ્દનો અર્થ એ છે કે કોઈ સ્પેસિફિક વાતાવરણમાં માણસ કેટલો કમ્ફર્ટેબલ અનુભવે છે અલબત્ત બહારના વાતાવરણને નિયંત્રિત કરવું આપણા માટે શક્ય નથી પરંતુ કદાચ આપણે સ્ટુડિયોની અંદરના વાતાવરણની જેમ ઇન્ડોરને નિયંત્રિત કરી શકીએ છીએ અને પોતાને કમ્ફર્ટેબલ અનુભવી શકીએ છીએ હવે આ કમ્ફર્ટ પર ઘણી વસ્તુઓ આવે છે કમ્ફર્ટની જેમ તેનો અર્થ એ નથી કે માત્ર ટેમ્પરેચરને નિયંત્રિત કરવું કમ્ફર્ટની પ્રાથમિક ચિંતા ટેમ્પરેચરના મોડ્યુલેશનની છે પરંતુ તેમાં એ પણ હતું કે જો અંદરનું ટેમ્પરેચર આપણા માટે ખૂબ ઓછું હોય તો આપણે ગરમ કરી શકીએ છીએ પરંતુ કમ્ફર્ટ એ સંબંધિત હ્યુમિડિટી અથવા હ્યુમિડિટીના મોડ્યુલેશનનો પણ ઉલ્લેખ કરે છે કારણ કે ઘણી વાર હ્યુમિડિટીનું પ્રમાણ આપણા માટે યોગ્ય નથી હોતું તેથી તે કિસ્સામાં જો હ્યુમિડિટીનું પ્રમાણ ખૂબ ઓછું હોય તો અમારે હ્યુમિડિફિકેશન માટે જવું પડશે જ્યાં આપણે હવાના નમૂનામાં વધુ હ્યુમિડિટી ઉમેરીએ છીએ જો હ્યુમિડિટીનું પ્રમાણ ખૂબ વધારે હોય તો આપણે ડિહ્યુમિડિફિકેશન માટે જોવું પડશે પરંતુ આધુનિક એર કંડિશનર્સ કમ્ફર્ટની આપણી આધુનિક વ્યાખ્યા માત્ર આટલા સુધી મર્યાદિત નથી તે બીજું ઘણું પણ હોઈ શકે છે ઓડોરનું નિયંત્રણ અથવા ડસ્ટ કોન્સન્ટ્રેશન નું નિયંત્રણ ખૂબ જ સામાન્ય વસ્તુની જેમ હોઈ શકે છે અમુક કિસ્સાઓમાં પણ કદાચ આવા સ્ટુડિયોમાં અવાજને નિયંત્રિત કરવા માટે તે સાઉન્ડપ્રૂફ હોવું જોઈએ કેટલીકવાર તે આ એર કન્ડીશનીંગના આંશિક દૃષ્ટિકોણમાં પણ આવે છે અને તેથી જ આપણે ખાસ કરીને એર કન્ડીશનીંગ શબ્દનો ઉપયોગ એર કુલિંગની જગ્યાએ કર્યો છે કારણ કે આપણી પાસે ઘણા પરિમાણોની દ્રષ્ટિએ હવાની બે સ્થિતિ છે તેમાંથી કેટલાકનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે જે આધુનિક એર કંડિશનરના સૌથી સામાન્ય ફંક્શન છે જ્યાં આપણી પાસે ટેમ્પરેચર સંબંધિત હ્યુમિડિટીનું મોડ્યુલેશન હોય છે ખરાબ ઓડોર ને પણ દૂર કરવામાં આવે છે કેટલીકવાર અહીં રૂમમાં થોડી સુગંધ ઉમેરવામાં આવે છે અને ડસ્ટ કોન્સન્ટ્રેશન પણ દૂર કરવામાં આવે છે કેટલીકવાર હવામાં અમુક જૈવિક રીતે કમ્ફર્ટેબલ સામગ્રી ઉમેરવામાં આવે છે જેથી હવા વધુ તાજી બને આ બધું છે જેને આપણે એર કન્ડીશનીંગ કહીએ છીએ હવે આ સમગ્ર એર કન્ડીશનીંગનો ઉદ્દેશ્ય મનુષ્યની નવી જરૂરિયાતને સંતોષવાનો છે અને વાસ્તવમાં મારે આ શબ્દને માનવ પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ કારણ કે તમે આ એક નિયંત્રિત કન્ડિશન કંટ્રોલ રૂમની અંદર અથવા તમારા કન્ડિશન રૂમની અંદર હોઈ શકો છો કદાચ તમે અમુક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગોમાં રોકાયેલા છો જેને ટેમ્પરેચર અને સંબંધિત હ્યુમિડિટીનું સ્પેસિફિક સ્તરની જરૂર હોય છે તેથી અહીં જરૂરિયાત ખરેખર તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો તેમાંથી આવી રહી છે તેથી કમ્ફર્ટનો વિચાર એ છે કે એર કંડિશનરને કંઈક કરવા માટે પ્રેશર કરવું જેથી તે તમારા આંતરિક વાતાવરણને કલાકોની જરૂરિયાતને અનુરૂપ મોડ્યુલેટ કરી શકે અનુરૂપ માનવ અથવા અનુરૂપ પ્રક્રિયા અથવા કદાચ કેટલાક અનુરૂપ પ્રાણીઓને તે સંગ્રહિત કરવાની જરૂર છે જેને જાળવી રાખવા માટે સ્પેસિફિક ટેમ્પરેચરની જરૂર છે અને તે આપણે સુનિશ્ચિત કરવું પડશે હવે આપણી જાતને ફક્ત મનુષ્યો સુધી મર્યાદિત રાખીને આપણા શરીરને હંમેશા હીટ એન્જિનની જેમ વિઝ્યુઅલાઈઝ કરી શકાય છે કારણ કે આપણે ખોરાકનો વપરાશ કરીએ છીએ અને તે ખોરાક અંદર જાય છે જે મેટાબોલિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે અને ખોરાકમાં સંગ્રહિત રાસાયણિક એનર્જી થર્મલ સ્વરૂપમાં બહાર આવે છે અને તે આપણને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે પૂરતી એનર્જી પૂરી પાડે છે પણ એકવાર આપણે એનર્જીનો ઉપયોગ કરી લીધા પછી શું થાય એકવાર તમે કાર્ય કરી લો પછી મેટાબોલિક પ્રક્રિયાઓ દ્વારા જે એનર્જી છોડવામાં આવે છે તે માત્ર એક નાનો ભાગ છે જે કામમાં રૂપાંતરિત થાય છે વાસ્તવમાં હીટ એન્જીન તરીકે શરીરની કાર્યક્ષમતા અત્યંત નબળી હોય છે તે 1 કરતા પણ ઓછી હોઈ શકે છે જે કુલ એનર્જી છે જે મુક્ત થઈ રહી છે કદાચ તેમાંથી માત્ર 1 કામમાં રૂપાંતરિત થઈ રહી છે અને બાકીનીને તાત્કાલિક દૂર કરવી પડશે તેથી આપણે હંમેશા આપણી આસપાસના વાતાવરણમાં એનર્જી ફેલાવીએ છીએ ફક્ત કેટલીક ખૂબ જ સામાન્ય પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવા માટે જેમ કે જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ એક સામાન્ય વ્યક્તિ આસપાસના વાતાવરણમાં સરેરાશ 87 kW એનર્જીની ત્રિજ્યા ધરાવે છે જેમ કે હું આ રૂમની અંદર બેસીને લેક્ચર અને લેખન આપું છું આ પ્રકારની સામાન્ય પ્રવૃત્તિઓ 130 થી 200 વોટ ની રેન્જમાં સરળતાથી થઈ શકે છે જો ધારો કે કોઈ વ્યક્તિ અમુક પ્રકારની ઇન્ડોર ગેમ્સ અથવા કદાચ ટેબલ ટેનિસની કોઈ રમતમાં ભાગ લઈ રહી છે તે અત્યંત વધારે હોઈ શકે છે તે સરળતાથી 300 વોટ અથવા તેનાથી પણ વધુની રેન્જમાં જઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ઝડપી દોડવા જઈ રહ્યું હોય કોઈ દોડધામ ચલાવી રહ્યું હોય ત્યારે તે ટેમ્પરેચર ઘણું વધારે હશે માફ કરશો ટેમ્પરેચર નહીં પણ જે એનર્જી મૂલ્ય વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે ઘણું વધારે છે હવે તમારા એર કંડિશનરે આટલી એનર્જી દૂર કરવી પડશે અને કન્ડિશન્ડ વાતાવરણને પણ જાળવી રાખવું પડશે તેથી આપણે આ ગરમીને દૂર કરવી પડશે અને કેટલીકવાર ગરમીને દૂર કરવી પણ પર્યાપ્ત ન હોઈ શકે જેમ કે ધારો કે તમારા ઘરની અંદરનું ટેમ્પરેચર ખૂબ ઓછું છે તો શરીર ખૂબ ગરમી ગુમાવશે તેથી આપણે ખૂબ ઠંડી અનુભવીશું અને તેથી આ સ્થિતિ રૂમને ગરમ કરશે જ્યાં રૂમનું ટેમ્પરેચર ખૂબ ઊંચું હોય ત્યાં આપણે પર્યાપ્ત માત્રામાં એનર્જી પ્રાપ્ત કરી શકતા નથી અને આપણે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી શકીએ છીએ તેથી એર કન્ડીશનરને ટેમ્પરેચર ઓછું કરવું પડશે આપણે જાણીએ છીએ કે આપણું મુખ્ય ટેમ્પરેચર 37 0C ની રેન્જમાં છે જ્યારે ત્વચાનું ટેમ્પરેચર સામાન્ય રીતે લગભગ તમામ મનુષ્યો માટે 33 થી 34 0C ની રેન્જમાં હોય છે જ્યારે બહારનું ટેમ્પરેચર ખૂબ ઊંચું હોય ત્યારે આપણે સંઘર્ષ કરી શકીએ છીએ જેમ કે જો બહારનું ટેમ્પરેચર 34 0C ની ખૂબ નજીક હોય અને તેનાથી વધુ હોય તો આપણે આસપાસની ગરમીને દૂર કરી શકીએ નહીં હવે એ કિસ્સામાં શું થાય આપણને પરસેવો થવા લાગે છે અને આ પરસેવો એ લેટન્ટ હીટના સ્વરૂપમાં ગરમીને દૂર કરવાની એક રીત છે જ્યાં હ્યુમિડિટી પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે અને તે પાણી તમારા શરીરમાંથી બાષ્પીભવન થાય છે તે શરીરમાંથી લેટન્ટ હીટ લે છે જેનાથી શરીર ઠંડુ થાય છે તેથી જ્યારે ટેમ્પરેચર ખૂબ ઊંચું હોય ત્યારે લેટન્ટ હીટ દ્વારા આ ગરમી દૂર થાય છે જે સતત વધતી જાય છે જ્યારે નીચા ટેમ્પરેચરે ગરમી વધુ મહત્વપૂર્ણ છે તેથી ટૂંકમાં કમ્ફર્ટની ભાવનાને ત્રણ પરિમાણોના કાર્ય તરીકે ઓળખી શકાય છે તે ડ્રાય બલ્બ ટેમ્પરેચરનું કાર્ય છે તે સંબંધિત હ્યુમિડિટીનું કાર્ય છે અને હવાની ગતિનું કાર્ય પણ છે અભ્યાસો પરથી એવું જાણવા મળ્યું છે કે મનુષ્ય માટે સૌથી વધુ આરામદાયક ટેમ્પરેચર 20 થી 27 0C ની વચ્ચે હોય છે એટલે કે શું તમે 50 0C ટેમ્પરેચરે ઉપયોગમાં લેવાતા રણમાં રહેતી વ્યક્તિ માટે ઊંચા ટેમ્પરેચર વિશે વાત કરી રહ્યા છો અથવા આપણે વાત કરી રહ્યા છીએ એસ્કિમો જે હંમેશા સબ ઝીરો ટેમ્પરેચર સાથે રહે છે પરંતુ આ સામાન્ય રીતે કમ્ફર્ટનું ટેમ્પરેચર છે તમે કયા પ્રવૃત્તિમાં વ્યસ્ત છો તેના આધારે સાપેક્ષ હ્યુમિડિટીની જરૂરિયાત બદલાતી રહે છે પરંતુ સામાન્ય રીતે 40 થી 60 સાપેક્ષ હ્યુમિડિટી એ મોટાભાગની પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકો માટે ફાયદા અથવા કમ્ફર્ટેબલ છે હવાની ઝડપ ફરીથી આપણે હવાની ઝડપ વધારે રાખવા માંગતા નથી કારણ કે આપણને શ્વાસ લેવામાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે જ્યાં હવાની ઝડપ ખૂબ ઓછી હોય છે ત્યાં મુંજારો લાગે છે કારણ કે લેટન્ટ હીટ દૂર કરવાનું બંધ થઈ જાય છે 15 mmin ની રેન્જમાં સામાન્ય રીતે ખૂબ કમ્ફર્ટેબલ ઝડપનું સ્તર ઓળખવામાં આવ્યું છે તેથી ખાસ કરીને આ સ્પેસિફિક શ્રેણીમાં એર કંડિશનરે સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓ કરવી જોઈએ જે ડ્રાય બલ્બના ટેમ્પરેચર અને સંબંધિત હ્યુમિડિટીનું નિરીક્ષણ કરવામાં સક્ષમ હોય અને તે મુજબ આપણે વિવિધ પ્રકારની એર કન્ડીશનીંગ પ્રક્રિયાઓ કરવી પડશે અને આ વિવિધ પ્રકારની એર કન્ડીશનીંગ પ્રક્રિયાઓ છે જે આપણી પાસે હોઈ શકે છે આપણી પાસે ગરમીની પ્રક્રિયા કુલિંગની પ્રક્રિયા હોઈ શકે છે આપણી પાસે ડિહ્યુમિડિફિકેશન અને હ્યુમિડિફિકેશન હોઈ શકે છે જ્યાં માત્ર ω માં ફેરફાર થાય અને ટેમ્પરેચર સ્થિર રહે છે જ્યારે આપણે ગરમી અને કુલિંગ મેળવી શકીએ છીએ એક સાથે ટેમ્પરેચર અને સાપેક્ષ હ્યુમિડિટી સાથે હ્યુમિડિટી અને ડિહ્યુમિડિફિકેશન મોડ્યુલેટ થાય છે જો આપણે એર કંડિશનર પર પહેલા સાધારણ એનર્જી સંતુલન અથવા માસ બેલેન્સ કરીએ પછી ડ્રાય હવા પર માસ બેલેન્સ કરવા ચાલો જોઈએ કે તે સ્થિતિ 1 સાથે પ્રવેશે છે અને સ્થિતિ 2 સાથે બહાર આવે છે પછી સામાન્ય રીતે પ્રક્રિયા દરમિયાન આ સાયકોમેટ્રિક પ્રક્રિયા આ બધી એર કન્ડીશનીંગ પ્રક્રિયાને સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓ કહેવાય છે તેથી તે દરમિયાન સામાન્ય રીતે ડ્રાય હવાનો માસ સમાન રહે છે ṁda 1 ṁda 2 ṁda પરંતુ જો તમે અમુક પ્રકારના હ્યુમિડિફિકેશન અને ડિહ્યુમિડિફિકેશન વિકલ્પ માટે જઈ રહ્યા હોવ તો પાણીની વરાળનો માસ બદલાઈ શકે છે તેથી ṁwv 1 ṁwv 2 ṁf ṁf તેમાંથી ઉમેરવામાં અથવા દૂર કરેલા પાણીના જથ્થાને અનુરૂપ છે અથવા આપણે આને આ રીતે લખી શકીએ 1ṁda 1 2 ṁda 2 ṁf અથવા ṁfṁda તેવી જ રીતે જો તમે એનર્જી સંતુલન કરો છો તો કુલ એનર્જી કન્ટેન્ટ વત્તા જો તેમાં થોડી હીટ ઉમેરી અને વર્ક ઉમેર્યું હોય તો તે જે વસ્તુની સાથે બહાર જઈ રહી છે તેના સરવાળો સમાન હોવો જોઈએ અને જો કોઈ હીટ રિજેક્શન અને વર્ક રિજેક્શન હોય તો inṁh Q̇in Ẇ̇in outṁh Q̇out Ẇ̇out તેથી સ્થિર પ્રવાહ ઉપકરણ માટે આ સામાન્ય એનર્જી સંતુલન સમીકરણ છે કાર્ય ટ્રાન્સફરની શરતો મોટાભાગની પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે નહિવત્ હોય છે કારણ કે પંખાના કામ સિવાય સિસ્ટમમાં ભાગ્યે જ કોઈ કાર્ય ટ્રાન્સફર થાય છે આપણી પાસે હીટનો ઉમેરો અથવા હીટ રિજેક્શન અથવા કદાચ તેમાંથી કોઈ પણ હોઈ શકે છે ચાલો આપણે કેટલીક ખાસ પરિસ્થિતિઓ જોઈએ પ્રથમ છે સેંસિબલ હીટ ટ્રાન્સફર સેન્સિબલ હીટિંગ અને કુલિંગ આપણે તેને ટેમ્પરેચરના મોડ્યુલેશનનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કાં તો તે હીટિંગ દરમિયાન વધે છે અથવા કુલિંગ દરમિયાન ઘટે છે પરંતુ હ્યુમિડિટી ચાલુ રહે છે એટલે કે ω સમાન રહે છે પરંતુ ટેમ્પરેચર તે મુજબ બદલાઈ રહ્યું છે સાપેક્ષ હ્યુમિડિટી પણ બદલાઈ શકે છે આ એક દૃશ્ય છે જ્યાં આપણે હીટિંગ હવા વિશે વાત કરી રહ્યા છીએ તે આના જેવા સ્પેસિફિક ગુણધર્મો સાથે પૂરી પાડવામાં આવે છે અને જ્યારે તે બહાર જાય છે ત્યારે ટેમ્પરેચર વધારે હોય છે તેથી આ કિસ્સામાં ગરમી કેટલાક હીટિંગ કોઇલ અથવા કદાચ ઇલેક્ટ્રિકલ હીટરના સ્વરૂપમાં પૂરી પાડવામાં આવે છે તેથી T2 T1 ω2 ω1 તો પછી ϕ2 શું થશે જેમ જેમ ટેમ્પરેચર વધી રહ્યું છે પરંતુ હ્યુમિડિટીનું પ્રમાણ સમાન છે તો ϕ ઘટશે તેથી ϕ2 ϕ1 સાપેક્ષ હ્યુમિડિટીમાં આ પ્રકારની સ્થિતિમાં ખૂબ ઓછું થઈ જાય તો ત્વચા સૂકાઈ જવાની સમસ્યા થઈ શકે છે આપણને શ્વાસની સમસ્યા હોઈ શકે છે આપણે કેટલીક ડ્રાય સપાટી પર સ્થિર વીજળીની રચના પણ જોઈ હશેજ્યારે તમે કુલિંગની પ્રક્રિયા વિશે વાત કરો છો ત્યારે આ સમસ્યા થઈ શકે છે અને જો આ ϕ2 નું મૂલ્ય ખૂબ ઓછું થઈ જાય છે તો પછી T2 T1 ω2 ω1 આ કેસમાં ϕ2 ϕ1 જેમ કે કુલિંગ પ્રક્રિયાના એક ઉદાહરણમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યાં હવા તેની પ્રારંભિક સ્થિતિમાં 30 0C પર હોય છે અને તે એક યોગ્ય કુલિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે જ્યાં હ્યુમિડિટીનું પ્રમાણ 12 0Cના સૌથી નીચા અંતિમ ટેમ્પરેચરમાં બદલાતું નથી તેથી તમારે આ 30 0C નો ઉપયોગ કરીને સ્થિતિની પ્રારંભિક ϕ 30 છે અને 30 એ સાયક્રોમેટ્રિક ચાર્ટ પર સ્થિતિ 1 શોધી કાઢ્યું છે અને પછી આપણે આ 12 0C સુધી પહોંચીએ ત્યાં સુધી તમારે સૌથી નીચા ટેમ્પરેચર તરફ આગળ વધતી હોરિઝોન્ટલ લાઈન દોરવી પડશે તેથી આ અંતિમ સ્થિતિ પોઇન્ટ 2 પર છે અંતે 80 પર પહોંચશે જે ω ના મૂલ્યમાં કોઈ ફેરફાર ન હોવા છતાં સંબંધિત હ્યુમિડિટીમાં નોંધપાત્ર વધારો છે ધારો કે આ કુલિંગ પ્રક્રિયા માટે જો આપણે એનર્જી સંતુલન કરીએ તો આપણને શું મળશે તેથી આ કિસ્સામાં ω2 ω1 અને માત્ર એનર્જી સંતુલન જે આપણે પહેલા લખ્યું છે જો આપણે અહીં લખીએ Q̇in inṁh Q̇out outṁh ̇ અહીં આમાંથી એનર્જી દૂર કરવામાં આવી રહી છે તેથીQdot in નથી તેથી કુલ દૂર કરેલ ગરમી નીચે મુજબ બરાબર છે Q̇out outṁh inṁh અહીં સામાન્ય રીતે આ ṁ ડ્રાય હવા માટે લખવામાં આવે છે તેથી જો આપણે તેને વિભાજીત કરીએ Q̇outṁdaqouth2 h1 આ તે પ્રક્રિયા છે જ્યાં મેં ઉલ્લેખ કર્યો છે કે આપણી પાસે હીટિંગની પ્રક્રિયા હોઈ શકે છે આપણી પાસે સાપેક્ષ હ્યુમિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે પછી આપણે એક અલગ હ્યુમિડિફિકેશન પ્રક્રિયા માટે જવું પડશે જ્યાં તે બે પગલાની પ્રક્રિયા છે ફક્ત તમે પ્રથમ પગલામાં જોઈ શકો છો કે ω1 અને ω2 એકબીજાના સમાન છે એટલે કે સ્પેસિફિક હ્યુમિડિટીમાં કોઈ ફેરફાર થતો નથી તે માત્ર યોગ્ય હીટિંગ પ્રક્રિયા છે તેથી ટેમ્પરેચર વધી રહ્યું છે T2 T1 પછી આપણી પાસે હ્યુમિડિફાયર છે જ્યાં કાં તો વરાળ અથવા કદાચ પ્રવાહી પાણી આમાં છાંટવામાં આવે છે તેથી તે મુજબ ω2 ω1 પરંતુ ω3 ω2 પરંતુ T3 શું T3 એ T2 કરતા વધારે હશે કે T2 બરાબર હશે કે T2 કરતા ઓછું હશે તે હ્યુમિડિફાયરની પ્રકૃતિ પર આધારિત હશે જેમ કે જો આપણે સ્પ્રિંગ સ્ટીમ છાંટીએ છીએ જો તમે સ્ટીમ સ્પ્રે માટે જઈ રહ્યા છો તો સ્ટીમમાં વધારાની એનર્જી હશે જે હ્યુમિડિટીવાળી હવાના પ્રવાહમાં ઉમેરવામાં આવશે તે કિસ્સામાં T3 T2 તેથી બીજા તબક્કામાં આપણે બંને હ્યુમિડિફિકેશન વત્તા હીટિંગ કરી રહ્યા છીએ જો તમારી પાસે પાણીનો સ્પ્રે હોય તો સામાન્ય રીતે તેની અંદર પાણીનો સ્પ્રે કરવામાં આવે છે તો પછી આ પાણીને માત્ર હ્યુમિડિટીવાળી હવાના શરીરમાંથી લેટન્ટ હીટ ઉપાડીને બાષ્પીભવન કરવું પડશે અને તેથી તે કિસ્સામાં ટેમ્પરેચર ઘટશે T3 T2 તેથી તે હ્યુમિડિટીયુક્ત પ્રક્રિયાની પ્રકૃતિ પર આધારિત છે ચાલો આને તપાસવા માટે સંખ્યાત્મક સમસ્યાને ઝડપથી હલ કરીએ પ્રક્રિયા પણ બતાવવામાં આવી છે તે ગરમી અને હ્યુમિડિટીયુક્ત પ્રક્રિયા છે જ્યાં એર કંડિશનર 10 0C અને 30 RH પર બહારની હવા મેળવે છે તે ચાર્ટ પર આ પોઇન્ટએ 45 m3મિનિટના સ્થિર રેટ દર્શાવવામાં આવ્યું છે તેથી વોલ્યુમ પ્રવાહ રેટ આ મુજબ છે V̇ 45 m3min અને તે 25 0C અને 60 RH પર છે તેથી અંતિમ સ્થિતિ આ છે 25 0C અને 60 RH હીટિંગ સેક્શનમાં બહારની હવાને સૌપ્રથમ 22 0C પર ગરમ કરવામાં આવે છે તેથી સૌપ્રથમ આપણી પાસે સેન્સિબલ હીટિંગ 1 થી 2 છે જે પોઈન્ટ નંબર 2 પર સમાપ્ત થાય છે અને પછી હ્યુમિડિફાયરમાં સ્ટીમ ઇન્જેક્ટ કરીને હ્યુમિડિફાઇડ થાય છે અને પછી આપણી પાસે હ્યુમિડિફિકેશન વિકલ્પ છે તેથી હ્યુમિડિફાઇડ ભાગ દરમિયાન ટેમ્પરેચર પણ વધી રહ્યું છે તેથી બીજો ભાગ શુદ્ધ હ્યુમિડિફિકેશન નથી જે હીટિંગ અને હ્યુમિડિફિકેશન બંને છે પ્રેશર કોન્સ્ટન્ટ 100 kPa છે અને આપણે હીટિંગ સેક્શનમાં હીટ સપ્લાયનો રેટ અને હ્યુમિડિફાયરમાં જરૂરી વરાળનો માસ ફ્લો રેટ નક્કી કરવો પડશે તેથી આ આપેલ ટેમ્પરેચરે આપણને સ્પેસિફિક ગુણધર્મોની જરૂર છે તેથી ચાલો ગુણધર્મોને નોંધીએ પરંતુ તે પહેલાં આપણે કંઈક સ્થિર પ્રવાહ પ્રક્રિયા તરીકે ધારીએ છીએ આપણે ધારીએ છીએ કે ડ્રાય હવાનો માસ પ્રવાહ રેટ કોન્સ્ટન્ટ રહે જે ખૂબ જ તાર્કિક ધારણા છે ડ્રાય હવા અને પાણીની વરાળને અલબત્ત આપણે આદર્શ ગેસ તરીકે માની રહ્યા છીએ ને ગતિ અને સંભવિત એનર્જીમાં થતા કોઈપણ ફેરફારોની અવગણના કરીએ છીએ હવે 10 0C પર Psat1 જે T1 પર પાણીની વરાળનું સેચ્યુરેશન પ્રેશર છે 2881 kPa અને hg1 2519 2 kJkg 22 0C પર આપણને આ પોઇન્ટએ યોગ્ય પ્રેશર મૂલ્યની જરૂર નથી આપણે ફક્ત એન્થાલ્પીની જરૂર છે તેથી હું ફક્ત તે નોંધું છું hg2 2541 10 kJkg અને 25 0C પર આપણી પાસે આ છે Psat3 3 1698 kPa તેથી આ ગુણધર્મ મૂલ્યો છે જેનો આપણે ઉપયોગ કરવાની જરૂર છે તેથી પ્રથમ પગલા દરમિયાન ω2 ω1 અને Q̇out ṁda h2 − h1 અથવા જો આપણે બીજી રીતે લખીએ જ્યાં તે હીટિંગ પ્રક્રિયા છે તો તે ધ્યાનમાં લેતા આપણે આ રીતે લખવું જોઈએ Q̇in ṁda h2 − h1 તેથી આપણી પાસે પ્રથમ ભાગ માટે એનર્જી સંતુલન છે હવે આની ગણતરી કરીએ આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાની ગણતરી કેવી રીતે કરવી તે બધા પગલાં હું બતાવવાનો નથી તેથી સ્થિતિ 1 પર પાણીની વરાળ માટેના આંશિક પ્રેશરની ગણતરી કરી શકાય છે Pwv1 φ1Psat 0 368 kPa જેમ તમે જાણો છો પાણીની વરાળનું આંશિક પ્રેશર આપણે ડ્રાય હવા માટે આંશિક પ્રેશરની ગણતરી કરી શકીએ છીએ અહીં 10 622Pwv1P Pwv10 0023 kgkg of dry air તેથી સ્થિતિ 1 સંપૂર્ણપણે વ્યાખ્યાયિત થયેલ છે અને ω1 ω2 તેથી તમારે આ ડ્રાય હવાના માસને જાણવાની જરૂર છે તમે ડ્રાય હવાના માસનો અંદાજ કેવી રીતે કરી શકો તમે જાણો છો કે ડ્રાય હવાને આદર્શ ગેસ તરીકે ગણી શકાય તેથી સ્પેસિફિક વોલ્યુમ સ્થિતિ પોઈન્ટ 1 આ રીતે મેળવી શકાય છે v1RdaT1P0 813 m3kg આ મુજબ ડ્રાય હવા માટે માસ પ્રવાહ રેટ તેથી જથ્થાના પ્રવાહને કુલ વોલ્યુમ પ્રવાહ રેટ આપવામાં આવે છે અને ડ્રાય હવા સમગ્ર વોલ્યુમ માં રહેશે જેથી સ્પેસિફિક વોલ્યુમ દ્વારા વિભાજિત કરવામાં આવે આને 1 વગર લખવું જોઈએ કારણ કે કુલ વોલ્યુમ બદલાતું રહે છે કારણ કે તે આમાંથી વહે છે અને તે આ રીતે વ્યક્ત થાય છે ṁdaV̇̇1v155 2 kgmin તેથી આપણે હવે ω1 જાણીએ છીએ ω1 નો ઉપયોગ કરીને આપણે h1 ની ગણતરી કરી શકીએ છીએ અને કારણ કે સ્થિતિ 1 પર આપણે ટેમ્પરેચર અને ω જાણીએ છીએ અને સ્થિતિ 2 પર પણ ટેમ્પરેચર અને ω બંને જાણીએ છીએ આપણે આ ṁda ને મૂકીને h1 અને h2 બંને મેળવી શકીએ છીએ તેથી કુલ ગરમીની જરૂરિયાત આ પ્રમાણે આવશે Q̇in ṁda h2 − h1 તેથી આ ગરમી ઉમેરાનો દર છે જે હીટિંગ વિભાગમાં પુનરાવર્તિત થાય છે આપણી પાસે અંતિમ નંબરો છે હું ફક્ત h1 અને h2 માટે મૂલ્યો બતાવી રહ્યો છું h1 15 8 kJkg of dry air h2 28 kJkg of dry air તમારી પાસે hg1 અને hg2 ની કિંમત છે આમાંથી પણ હવા માટે Cp 1 005 છે આનો ઉપયોગ કરીને આપણને h1 અને h2 મળે છે તેથી આપણી પાસે હીટ ટ્રાન્સરનો રેટ છે હવે આપણે આ માટે જરૂરી વરાળના માસ પ્રવાહ રેટનો બીજો ભાગ મેળવવો પડશે તમે આ કેવી રીતે કરી શકો છો માત્ર બીજા ભાગ પર સામૂહિક સંતુલન કરો તેથી ṁda ω2 ṁf ṁda ω3 તેથી ṁf ṁda ω3 ω2 હવે ω3 કેવી રીતે ઓળખવો સ્થિતિ નંબર 3 માટે તમે 25 0C ડ્રાય બલ્બ ટેમ્પરેચર જાણો છો તમે ϕ નું મૂલ્ય જાણો છો તેથી ω3 તમે T3 અને ϕ ને અનુરૂપ ϕ ની કિંમતનો ઉપયોગ કરીને સીધા જ મેળવી શકો છો અને આ કિસ્સામાં તે આ રીતે આવે છે 3T1T10 01206 kgkg of dry air તેથી આ મૂકીને ω2 ω1 આપણે ગણતરી કરી છે તેથી ત્યાંથી આપણને સમૂહ પ્રવાહ રેટની આવશ્યકતા આ પ્રમાણે મળે છે ṁf 0 539 kgmin તેથી આ રીતે આપણે હીટિંગ અને હ્યુમિડિફાઇંગ એર કન્ડીશનીંગ સિસ્ટમ માટે ગણતરી કરી શકીએ છીએ એ જ રીતે આપણી પાસે કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયા પણ હોઈ શકે છે જે કદાચ આપણા જેવા ગરમ અને હ્યુમિડિટીવાળા દેશમાં સૌથી સુસંગત પ્રક્રિયા છે જ્યારે ગરમી અને હ્યુમિડિટી ઠંડા અને સૂકા દેશો માટે વધુ યોગ્ય છે પરંતુ આપણા જેવા ગરમ અને હ્યુમિડિટીવાળી જગ્યાએ કુલિંગ અને હ્યુમિડિફિકેશન સૌથી વધુ મહત્વ નું છે પરંતુ હવે આપણે પહેલાથી જ કુલિંગ જોઈ છે જો કુલિંગના કિસ્સામાં અહીં સાપેક્ષ હ્યુમિડિટીમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ અહીં આપણે ઈચ્છીએ છીએ કે ટેમ્પરેચર ઘટે પણ સાપેક્ષ ઘટાડો પણ થાય તમે તે કેવી રીતે મેળવી શકો નમૂનામાંથી હ્યુમિડિટી કઈ સ્થિતિમાં અલગ થવા લાગે છે અલબત્ત જો ટેમ્પરેચર ડ્યૂ પોઇન્ટ ટેમ્પરેચર કરતા ઓછું થઈ જાય અને તે સ્પેસિફિક રીતે આપણે કુલિંગ અને ડિહ્યુમિડીફિકેશન પ્રક્રિયા કરવા માટે શું કરવું જોઈએ અહીં આપણે શરૂઆતમાં વસ્તુઓની કુલિંગને અનુસરીને પ્રક્રિયા કરવી પડશે જેથી કરીને આપણે સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચી શકીએ અને એકવાર તે સેચ્યુરેશન પોઇન્ટએ પહોંચી જાય પછી કોઈપણ વધુ કુલિંગ ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયા તરફ દોરી જશે મિશ્રણ સેચ્યુરેટ રહેશે પરંતુ તેના હ્યુમિડિટીનું પ્રમાણ ઘટતું રહેશે તેમજ તેનું ટેમ્પરેચર પણ નીચે આવતું રહેશે તેથી આ એક કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયા છે જે દરમિયાન ટેમ્પરેચર ઘટે છે પ્રથમ ભાગ દરમિયાન આ પ્રક્રિયા 1 થી x ટેમ્પરેચર ઘટી રહ્યું છે ω કોન્સ્ટન્ટ રહે છે અને તમારું ϕ વધી રહ્યું છે હવે બીજા ભાગમાં x થી 2 તમે અહીં જોઈ શકો છો કે ટેમ્પરેચર સતત ઘટતું જાય છે ω પણ સતત ઘટતું રહે છે પરંતુ ϕ કોન્સ્ટન્ટ રહે છે કારણ કે તે આ 100 પર કોન્સ્ટન્ટ છે તેથી આખી પ્રક્રિયામાં ટેમ્પરેચર અને સ્પેસિફિક હ્યુમિડિટી બંને ઘટી રહ્યા છે એકવાર આપણે આને એકસાથે જોડીએ આ કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન છે જે સૌથી સામાન્ય પ્રકારની એપ્લિકેશનછે જે આપણે જોઈ શકીએ છીએ મેં અહીં એક સંખ્યાત્મક સમસ્યા મૂકી છે ફરીથી ઉકેલ હું તમારા ઉપર છોડીશ બસ હું આના ઉકેલની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશ અને અંતિમ જવાબ આપીશ અહીં આપણી પાસે એર કંડિશનર છે અહીં હવા 30 0C અને 80 સંબંધિત હ્યુમિડિટી પર પ્રવેશી રહી છે તમે અગાઉના કિસ્સામાં જે ધારણા લીધી હતી તે અહીં પણ માન્ય છે તેથી T1 30 0C ϕ1 80 V1̇10 m3min અને તે સેચ્યુરેશન હવા છોડે છે તેથી અંતિમ સ્થિતિ આપણે સ્થિતિ 3 પર જોઇએ T3 14 0C ϕ3 100 તે સેચ્યુરેટડ હવા છે હવામાં હ્યુમિડિટીનો એક ભાગ જે પ્રક્રિયા દરમિયાન કન્ડેન્સ થાય છે તે પણ 14 0C પર દૂર થાય છે એટલે કે પ્રક્રિયા દરમિયાન પાણી આ સમગ્ર પ્રક્રિયા પર કન્ડેન્સ થાય છે જે કન્ડેન્સેટ થાય છે તેને પણ 14 0C પર દૂર કરવું પડશે તેથી ચાલો જોઇએ કે Tf એ ટેમ્પરેચર છે કે જેના પર કન્ડેન્સેટ છે જે દૂર કરવામાં આવ્યું છે તે 14 0C પર પણ છે Tf 14 0C તેથી આપણે ગરમી અને હ્યુમિડિટી દૂર કરવાના રેટ ની ગણતરી કરવી પડશે તો આપણે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ આપણે ટેબલમાંથી પ્રોપર્ટી વેલ્યુ સરળતાથી મેળવી શકીએ છીએ પરંતુ પ્રોપર્ટી વેલ્યુ મેળવવાને બદલે ચાલો સીધી રીતે h1 ની ગણતરી કરીએ h1 1 91 82T1 હવે તમારું ω1 શું છે ϕ1 પણ જાણીતું છે 10 622PsatP Psat અહીં કુલ પ્રેશર આપવામાં આવ્યું નથી તેથી ચાલો પ્રેશરને વાતાવરણીય પ્રેશર તરીકે ગણીએ એટલે કે 101 325 kPa જે વાતાવરણીય પ્રેશર છે તેથી ત્યાંથી આપણને ω1 મળે છે અને ω1 નો ઉપયોગ કરીને તમને h1 ની કિંમત મળે છે હવે h2 જે અંતિમ સ્થિતિ છે ચાલો આપણે સીધા જઈએ ચાલો જોઇએ કે આ T2 છે અને આ ϕ2 છે હવે સ્થિતિ 2 ϕ2 એ 100 છે તેથી આપણે ω2 ની બરાબર ગણતરી કરી શકીએ છીએ 20 622PsatP Psat હું જે કરી રહ્યો છું તે બરાબર છે ના હું બરાબર નથી કરી રહ્યો ω2 સાચું છે કારણ કે અહીં આપણે સેચ્યુરેશનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ ϕ1 નીચે મુજબ છે 1Pwv1Psat આપણે ϕ1 નો ગુણાકાર કરવો પડશે કારણ કે ત્યાં તે ખરેખર આમાં પાણીની વરાળનું આંશિક પ્રેશર ધરાવે છે પરંતુ બીજા કિસ્સામાં ϕ2 જે 1 ની બરાબર છે 2Pwv2Psat તેથી ϕ1 એ ω1 માટે પ્રથમ સમીકરણમાં આવશે તેથી એકવાર આપણી પાસે ω2 હોય તો h2 આ મુજબ થશે h2 1 82T2 તેથી તમારી પાસે h1 અને h2 સ્પેસિફિક વોલ્યુમ છે ફરીથી તમે સરળતાથી ગણતરી કરી શકો છો સમગ્ર મિશ્રણ માટે સ્પેસિફિક વોલ્યુમની પણ ગણતરી કરી શકાય છે અથવા ડ્રાય હવાના ભાગ માટે સ્પેસિફિક વોલ્યુમની પણ ગણતરી કરી શકાય છે ચાલો ડ્રાય હવાની ગણતરી કરીએ તેથી ડ્રાય હવાના સ્પેસિફિક વોલ્યુમ માટે ગણતરી કરી શકાય છે v1RdaT1P જે તમને ડ્રાય હવાનો માસ આ રીતે આપશે ṁdaV1̇v1 હવે એકવાર આપણી પાસે આ સંખ્યાઓ આવી જાય પછી આપણે પાણીની વરાળના ભાગ માટે માસ બેલેન્સ માટે જઈ શકીએ છીએ તેથી ṁda ω1 ṁda ω2 ṁf તમે ṁf નું m મૂલ્ય મેળવવા જઈ રહ્યા છો અને આ કિસ્સામાં તમારું ṁf કેટલું છે 131 kgmin તેથી આ હ્યુમિડિટીનો રેટ છે જે આમાંથી દૂર કરવામાં આવ્યો છે તેથી ṁda h1 ṁda h2 Qouṫ ṁfhf જ્યાં ઉમેરવામાં આવેલ એનર્જીનો કુલ જથ્થો ડાબી બાજુએ છે અને જમણી બાજુએ તે એનર્જી નો સરવાળો છે જે બહાર આવે છે દૂર કરવામાં આવેલી ગરમી અને ṁf hf કારણ કે આ પાણી પણ દૂર કરવામાં આવ્યું છે અને hf ની એન્થાલ્પી 14 0C પર પ્રવાહી પાણીના સેચ્યુરેશન એન્થાલ્પીની બરાબર લઈ શકાય છે તેથી આમાંથી Q̇out ṁda h1 − h2 511 kJmin તેથી આ રીતે આપણે કુલિંગ અને ડિહ્યુમિડીફિકેશન પ્રક્રિયા પણ કરી શકીએ છીએ તેથી તે ચર્ચા છે જે તમે વિવિધ સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓ વિશે કરવા માંગતા હતા કારણ કે આ સૌથી સામાન્ય સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓ છે જે તમને એર કન્ડીશનીંગ એપ્લીકેશન્સમાં મળે છે તેથી આજે તમને જેમ સાયકોમેટ્રિક ચાર્ટ માનવ કમ્ફર્ટનો ખ્યાલ અને સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓની જરૂરિયાતમાં રસ છે જેની આપણે ચર્ચા કરી છે પછી આપણે વિવિધ પ્રકારની સાયક્રોમેટ્રિક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી છે જેમ કે કુલિંગ અને ગરમી પ્રક્રિયા મેં હ્યુમિડિફિકેશન અને ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયા વિશે ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે પછી આપણે એક હીટિંગ અને હ્યુમિડિફિકેશન પ્રક્રિયા અને કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન પ્રક્રિયાની પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું છે તેથી આજની ચર્ચા માટે આ અઠવાડિયાનો ત્રીજો અને છેલ્લો લેક્ચર છેસાયકોમેટ્રી સંબંધિત થોડી વધુ માહિતી મેળવવા માટે હું તેને આગળ લઈ જઈશ ત્યાં સુધી તમે કૃપા કરીને પાઠ્ય પુસ્તકોમાંથી થોડી વધુ સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો ખુબ ખુબ આભાર